આપણે જોયું છે કે આ 𝑆2નુ મૂલ્ય 7397 9 kVA છે તેનો અર્થ એ કે આશરે તે 7398 kVA છે અને અહીં ટ્રાન્સફોર્મર ક્ષમતાઓ 7200 kVA છે તેથી સ્થાપીત કરેલા કેપેસિટર એ વોલ્ટેજ રેગ્યુલેશનvoltage regulationવિદ્યુતસ્થિતિમાન નિયમનને સુધારવા માટે પૂરતા નથી તેથી વધારાના કેપેસિટર આવશ્યક છે હવે બીજા કિસ્સામાં નવો પાવર ફેક્ટર જોઈએ છે અને તે cos𝜃2𝑛𝑒𝑤𝑃𝑆𝑇 તરીકે શોધી શકાય છે P આપણે જાણીએ છીએ કે જે 6942 કિલોવોટ છે અને 𝑆𝑇 એ 7200 kVA છે તેથી તે 0 964 છે બરાબર તેથી તે નવો પાવર ફેક્ટર છે હવે આ રીતે નવો આવશ્યક રીએક્ટીવ પાવરreactive powerપ્રતિક્રિયાશીલ પાવર 𝑄𝑛𝑒𝑤𝑃tan𝜃2𝑛𝑒𝑤 તરીકે શોધી શકાય છે તેથી તે 69 છે P6942 × tan cos−1 𝜃2𝑛𝑒𝑤 છે તેનો અર્થ એ કે cos𝜃2𝑛𝑒𝑤 તમને 0 964 મળ્યું છે તેથી 𝜃2𝑛𝑒𝑤 એ cos−1 0 964 છે તમે આ કિંમતો અહીં મુકી છે તમને 𝑄𝑛𝑒𝑤1910 કિલો VAr મળશે તેથી આપણે જાણીએ છીએ કે 𝑄𝑛𝑒𝑤𝑄 − 𝑄𝐶𝑎𝑑𝑑 છેઅહીં addનો અર્થ વધારાના કેપેસિટરનો ઉમેરો છે જે 1910 ની બરાબર છે Q2556 8 છે 8 - 1910 646 7 કિલો VAr છે તેનો અર્થ એ કે આટલી કિમતના વધારાના VArની જરૂર છે હવે શન્ટ કેપેસિટર માટે આ આર્થિક સમર્થન હવે હું તમને આ કહીશ પરંતુ જ્યારે આ બધી બાબતો પૂર્ણ થશે પછી હું દરેક બાબતોને સમજાવીશ પરંતુ પહેલા આર્થિક સમર્થન છે પહેલા રીલીઝ્ડ જનરેશન કેપેસીટીreleased generation capacity મુક્ત થતી ઉત્પાદન ક્ષમતા છે તેનો અર્થ શું છે હું તેના વિશે પછી કહીશ રીલીઝ્ડ ટ્રાન્સમિશન કેપેસીટીreleased transmission capacity મુક્ત થતી ટ્રાન્સમિશન ક્ષમતા એ પણ હું તમને કહીશ પછી રીલીઝ્ડ ડીસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન કેપેસીટી પછી નંબર 4માં વિતરણ સીસ્ટમમાં વધારાના ફાયદા a b c d e f એમ છ વસ્તુઓ ત્યાં છે એક ઊર્જાનો ઘટાડો છે જે 𝐼2𝑟 છે તે ઘટશે વોલ્ટેજ ડ્રોપનો ઘટાડો અને પરિણામે વોલ્ટેજ રેગ્યુલેશનમાં સુધારો આ પણ શન્ટ કેપેસિટરોની અસરને કારણે છે ફીડરની રીલીઝ કેપેસીટી કારણ કે શન્ટ કેપેસિટરને કારણે તે ડ્રો કરશે ફીડર થોડા પ્રમાણમાં પ્રવાહને દોરે છે જેના વિશે આપણે પછી વાત કરીશું જોકે મેં આ અંગે કંઈક સમજાવ્યું છે પછી સિસ્ટમ સુધારણાની ભૂલ અથવા વિસ્તરણને કારણે મૂડી ખર્ચને મુલતવી રાખવું અથવા દૂર કરવું મને લાગે છે કે રીલીઝ ડીસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન કેપેસીટીને કારણે આવું થઈ રહ્યું છે અને જો તમે કેપેસિટર મૂકો છો તો ફીડર ઓવરલોડ થઈ શકશે નહીં તેથી તે વિસ્તરણ અથવા તે તમારી ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમdistribution systemવિતરણ પ્રણાલી અથવા સુધારાઓ જે તમે થોડા વર્ષોથી અલગ કરી શકો છો પછી વોલ્ટેજ સુધારણાને કારણે આવકમાં વધારો થાય છે જો વોલ્ટેજમાં સુધારો થાય છે તો કુદરતી રીતે ઊર્જા મીટર રીડિંગ વધુ હશે કારણ કે તે આ વસ્તુ છે અને અન્ય a b c d ખરેખર આ પાંચ તમારા વિતરણ સિસ્ટમ હેઠળના ફાયદા છે જનરેશન અને ટ્રાન્સમિશન બાજુ અંગેના અન્ય ત્રણ પરંતુ જ્યારે હું આ બધા મુદ્દાને સમાપ્ત કરીશ ત્યારે હું તેને લઈશ અને હું સમજાવીશ કે તે કેવા છે હવે શન્ટ કેપેસિટર સાથેના ઉદાહરણ ઉદાહરણ તરીકે ધારો કે આપણે તે જ ડેટાdataમાહિતી લઈએ છીએ જે બસના ઉદાહરણ 4માં લીધા હતા આ બસ 1 બસ 2 બસ 3 બસ 4 છે વોલ્ટેજ અહી છે અહીં સબસ્ટેશન છે આ સ્લેક બસ છે આ 1∠0° 𝑉2 𝑉3 𝑉4 છે માની લો કે આપણે નોડ 3 પર શન્ટ કેપેસિટર જોડ્યું છે તેથી જોકે અહીં ગણતરી માટે આ 𝐼𝐶 ખરેખર જરૂરી નથી પરંતુ હજી પણ હું બતાવી રહ્યો છું કે 𝑄𝐶ને ઇન્જેક્ટ કરેલ છે અને અનુરૂપ પ્રવાહ 𝐼𝐶 છે અને આ કેપેસિટર મૂલ્ય કહો કે આપણે 400 કિલો VAr લીધું છે તેથી આ લોડ પહેલેથી જ આપવામાં આવ્યા છે આ 400 𝑗300 kVA છે આ 500 𝑗400 kVA છે અને આ 600 𝑗400 kVA છે તે 400 કિલોવોટ 300 કિલોવોટ 500 કિલોવોટ 400 કિલોવોટ 600 કિલોવોટ અને 400 કિલોવોટ છે અને જ્યારે તમે કૌંસમાં બે વસ્તુ મૂકો છો ત્યારે તે kVAમાં હોય છે અને આ ઈમ્પીડન્સimpedanceઅવરોધ પણ સમાન છે તે એકમ દીઠ છે 𝑍1 એ એકમ દીઠ 0 7441∠30° છે 𝑍2 એ એકમ દીઠ 1 16° છે અને 𝑍3 એ એકમ દીઠ 1 56° સમાન ઈમ્પીડન્સ સાથે છે અને કેપેસીટર જોડાયેલ છે હવે જો તમે અહીં કેપેસિટરને જોડ્યું છે ત્યાં કેપેસિટર ઇન્જેક્ટીંગ પાવર છે તો પછી અહીં અસરકારક લોડ શું હશે તે 500 𝑗 હશે તેનો અર્થ એ કે અહીં તે 500 𝑗0 હશે કારણ કે આ કિલો VAr ભાગ આ શન્ટ કેપેસિટર દ્વારા કોમ્પનસેટ કરવામાં આવે છે તેથી તમારી સમજણ માટે મેં આની બીજી સમકક્ષ આકૃતિ બનાવી છે તેથી તે કિસ્સામાં આ સબસ્ટેશન છે ફરીથી બધું સરખું છે પરંતુ અહીં નોડ 3 પર આ કેપેસિટર જોડાયેલ છે તેથી તે 500 𝑗0 છે કારણ કે આ એક સંપૂર્ણ આના દ્વારા કોમ્પનસેટ કરવામાં આવે છે તેથી તે કિસ્સામાં આપણે શું કરીશું આપણે લોડ ફ્લોની ફક્ત પ્રથમ પદ્ધતિનો ઉપયોગ કરીશું બીજી પદ્ધતિ મેં અહીં કરી નથી પરંતુ હું વિનંતી કરું છું કે તમે બીજી પદ્ધતિનો ઉપયોગ કરીને પણ તપાસ કરી શકો છો તેથી પછી તમે 𝑖2ના પ્રવાહની ગણતરી કરો તે વોલ્ટેજ હશે ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ થશે તેનો અર્થ એ કે બધા વોલ્ટેજ પ્રારંભિક મૂલ્યો 1 લેવામાં આવે છે એટલે કે 𝑉2 𝑉3 𝑉4 𝑉1 એકમ દીઠ 1∠0° છે તેથી બધા નોડ વોલ્ટેજ 𝑉2 𝑉3 𝑉4 એ સ્લેક બસ વોલ્ટેજ તરીકે લેવામાં આવે છે તેથી ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ થાય છે અને તેથી આ કિસ્સામાં આ 𝑖2 𝑖3 𝑖4 છે 𝑖2ની આપણે શરૂઆતમાં ગણતરી કરી છે તે છે પરંતુ તમામ પ્રારંભિક મૂલ્યો 1∠0° છે તેથી આ ખરેખર તમારું 𝑖2 એકમ દીઠ 0 87° છે તેથી તે એકમ દીઠ 0 હવે આ કિસ્સામાં 𝑖3 એ ખરેખર છે ખરેખર અસરકારક રીતે 𝑄𝑙3 એ અહીં શૂન્ય છે આ સમકક્ષ આકૃતિ છે તેથી 𝑄𝑙3 ત્યાં નથી તેથી મૂળભૂત રીતે તે એકમ દીઠમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે તેથી તે 500 કિલોવોટ અને 1000નો ભાગાકાર છે તે મેગાવોટ અને MVA બેઝનો ભાગાકાર છે તેથી મૂળભૂત રીતે સમાન છે કારણ કે ખૂણો શૂન્ય છે તેથી જો તમે ગણતરી કરો તો તે ફક્ત 0 005∠0° થઈ જશે જે 0 005 છે અને આ કિસ્સામાં વાસ્તવિક મૂલ્યો છે અને 𝑖4 એ 𝑉4ને સમાન છે તેથી તમે તેને એકમ દીઠ1000માં રૂપાંતરિત કરો તે મેગાવોટ બનશે પછી તેનો MVA બેઝ વડે ભાગાકાર થશે જે 𝑉4ની જેમ જ છે અને તે જ રીતે તમને 𝑖4 મળશે તમે પહેલેથી આની ગણતરી કરી છે જયારે તમે લોડ ફલો ઉકેલી રહ્યા હતા મેં આ પ્રકરણને ધ્યાનમાં રાખીને સમાન ડેટા લીધો છે તેથી 𝑖4 0 69° છે કે જે એકમ દીઠ 0 004 છે આ 𝑖4 છે આગળ તમારે જે કરવાનું છે તે તમારે શાખા પ્રવાહની ગણતરી કરવાની છે જે 𝐼1 𝐼2 𝐼3 છે 𝐼1 𝑖2 𝑖3 𝑖4 છે તેથી 𝐼1 𝑖2 𝑖3 𝑖4 છે તેથી ઉમેરતા આ તમારું 𝑖2 છે આ તમારું 𝑖3 છે અને આ તમારું 𝑖4 છે તેથી તમે તેને ઉમેરશો તો આ એકમ દીઠ 0 007 થશે અને તેની તીવ્રતા 0 017° છે એ જ રીતે 𝐼2 𝑖3 𝑖4 છે તેથી 𝐼2 𝑖3 એ આટલું છે અને 𝑖4 અથવા 𝐼3 એ 0 005 છે અને 𝑖4 આટલું છે તેથી તે ખરેખર 0 004 આવી રહ્યું છે જે 𝐼2 0 તેથી 𝐼3 𝑖4 છે કારણ કે આ છેલ્લું નોડ છે તે 0 69° છે આ પછી બધી શાખા પ્રવાહોની ગણતરી કરવામાં આવે છે આ પ્રથમ પુનરાવૃત્તિ છે હું અહીં કોઈ પુનરાવૃત્તિ નંબર લખી રહ્યો નથી જ્યારે બીજી પુનરાવૃત્તિ આવશે ત્યારે હું તે કરીશ પરંતુ આ બધા પ્રથમ પુનરાવૃત્તિ છે પછી 𝑉2 𝑉1 − 𝐼1𝑍1 છે 𝑉1 ની કિમત મુક્તા અને પછી 𝐼1ની કિમત મુકતા 𝑍1 𝑍2 𝑍3 બધા એકમ દીઠ હશે તેથી તે ખરેખર 𝑉2 1 − 0 012318∠5° આવી રહ્યું છે તેથી જો તમે આ બધી વસ્તુઓનો ગુણાકાર કરો અને સરળ બનાવશો તો 𝑉2 ખરેખર 0 001073 આવે છે તેથી આ ખરેખર 0 62° છે પ્રથમ ઇટરેશનમાં ફક્ત 𝑉2 છે તેથી તે જ રીતે 𝑉3 𝑉2 𝐼2𝑍2 થશે તેથી 𝑉2 એ 0 001073 છે તેથી 𝐼2 અને 𝑍2 મુકો આ બધી બાબતો જાણીતી છે તેથી માત્ર સરળ કરો તેથી તમે મૂળભૂત રીતે સરળીકરણ પછી આ બધી વસ્તુઓ મેળવશો અને 𝑉3 0 00171 છે તેથી આ તીવ્રતા 0 1° છે અહીં જુઓ કે કેપેસિટર પહેલા કે જયારે કેપેસિટર ત્યાં ન હોવા છતાં આ ખૂણો ખૂબ જ નાનો હતો પરંતુ તે લીડીંગ ખૂણો આવી રહ્યો હતો પરંતુ જયારે તમે કેપેસિટર મૂક્યું ત્યારે જુઓ કે આ ખૂણો બદલાયો છે તે હવે નાનું હોવા છતાં એ લેગિંગ ખૂણો છે પરંતુ તે લેગિંગ ખૂણો છે એ જ રીતે અહીં પણ 𝑉3 જો તમે જુઓ તો તે −0 1° છે પરંતુ તે તમારો લેગીંગ ખૂણો છે અને જો તમે 𝑉4ની ગણતરીની વાત કરો છો તો 𝑉4 𝑉3 − 𝐼3𝑍3 છે તેથી 𝑉3 આ છે આ તમારું 𝐼3 છે અને આ 𝑍3 છે તેથી આ બધી બાબતોનો ગુણાકાર અને સરળ બનાવો પછી તમને 𝑉40 001014 મળશે તે લગભગ 0 06° આવે છે અહીં તે લીડીંગ ખૂણો છે પરંતુ ખૂબ નાનો છે પરંતુ અન્ય બે લેગીંગ ખૂણા આવે છે તેથી આ બધી ગણતરીઓ કે જે મેં કેલ્ક્યુલેટર દ્વારા કરી છે તે હું તમને વિનંતી કરું છું કે જ્યારે તમે આ લેકચરની નોંધ કરો વિડિઓ લેક્ચર જુઓ તો મહેરબાની કરીને હું સાચો છું કે ખોટો છું તેની ચકાસણી કરો જો તમને ગણતરીમાં કોઈ ભૂલ લાગે તો મહેરબાની કરીને મને જણાવો હવે સવાલ છેલ્લા વોલ્ટેજ ખૂણાનો છે તે પ્રથમ પુનરાવૃત્તિ પછી આ વોલ્ટેજ ખૂણો ધન બને છે કારણ કે તે 0 06° છે પરંતુ અહીં આ બે ઋણ બની રહ્યા છે મારો મતલબ એ છે કે આ વસ્તુ લેગીંગ છે તેથી સમજૂતીમાં મેં તમને કંઈક કહ્યું હતું પરંતુ તેનો અર્થ એ નથી કે તે કેપેસિટર મૂલ્ય પર આધારિત છે પરંતુ મેં તમને કહ્યું હતું કે જ્યાં પણ તમે શન્ટકેપેસિટરને જોડો છો તે બિંદુથી સ્રોત તરફ તે ફક્ત આને અસર કરશે અસરગ્રસ્તનો અર્થ એ છે કે લોસમાં ઘટાડો ફક્ત આ શાખામાં જ થશે અને આ ઉદાહરણ માટે તે આ શાખા છે અને વોલ્ટેજ ડ્રોપ જે કઈ પણ હોઈ અને કેપેસીટર વગર ગમે તેટલો પ્રવાહ તે દોરતો હોઈ અને આ કેપેસીટરને કારણે આ શાખા અને આ શાખાનો પ્રવાહ ઓછો હશે પરંતુ અહી 𝐼3 વધુ રહેશે અથવા સમાન રહેશે કેમ કે તે નોડ 3 સાથે જોડાયેલ છે તેથી આ નોડ પછી જો કોઈ નોડ ત્યાં હોઈ તો તે અસર કરશે નહિ આ કેપેસિટરને કારણે થોડુંક વોલ્ટેજ સુધરશે કારણ કે આ સુધારણાથી આ વોલ્ટેજમાં પણ અમુક અંશે સુધારો થશે પરંતુ આ શાખામાં તમારા પાવર લોસનો ઘટાડો ફક્ત આ વોલ્ટેજ સુધારણાને કારણે થશે પરંતુ તે તીવ્રતા ખૂબ ઓછી હોય છે પરંતુ અહીં તમારી પ્રથમ બાબત એ છે કે પ્રવાહ ઓછો થશે કારણ કે જો આપણે 𝐼2 𝐼𝑑 લઈએ કે જે પાછળની આકૃતિમાં છે માની લો કે આ કિસ્સામાં શાખા 2નો પ્રવાહ 𝐼𝑑2 − 𝑗𝐼𝑞2 છે અને આ 𝐼𝑐 ઇન્જેક્ટ થઇ રહી છે તેથી પ્રવાહનો કાલ્પનિક ઘટક અથવા રીએક્ટીવ ઘટકreactive componentપ્રતીક્રીયાશીલ ઘટક ઘટશે તેથી વોલ્ટેજ ડ્રોપ ઓછો હશે તેથી વોલ્ટેજ આપમેળે સુધરશે અહીં પણ તે ઘટશે પરંતુ આ 𝐼1 એ આના કરતા વધુ છે ઉદાહરણ તરીકે આનો અર્થ એ કે આનો રીએક્ટીવ ઘટક એ આના કરતા વધારે છે પરંતુ આ 𝐼𝐶 પણ અહીં આવશે તે પ્રવાહના રીએક્ટીવ ઘટકમાંથી બાદ કરવામાં આવશે પરંતુ અહીં જે કાપવાપાત્ર ભાગ છે તે આની તુલનામાં વધુ હશે કારણ કે આ રીએક્ટીવ ભાગ આ ભાગ કરતા વધારે છે તેથી અહી લોસમાં ઘટાડો પણ હશે પરંતુ જો તમે સમાન રેઝિસ્ટીવ મૂલ્યો લેશો તો તેની તુલના કરવામાં આવશે પછી આની તુલનામાં અહીં ઘટાડો વધુ થશે અહીં ઘટાડો ઓછો થશે જો તમે સમાન r ધારો પરંતુ કોઈપણ રીતે તે તમારા અવરોધ પર તેમજ શાખાના રીએક્ટન્સreactanceપ્રતિક્રિયા પર આધારિત છે તેથી આ 𝑉2 𝑉3 અને 𝑉4 છે અને આ તમારું પ્રથમ પુનરાવૃતિ પછી છે તેથી પછી જો તમે બીજી પુનરાવૃત્તિ પર જાઓ તેથી પ્રથમ પુનરાવૃત્તિ પછી આ વોલ્ટેજ છે 𝑉2 આપવામાં આવે છે અને 𝑉3 આપવામાં આવેલ છે અને 𝑉4 આપવામાં આવે છે આ બંને લેગિંગ ખૂણા છે જો કે ખૂણો ખૂબ નાનો અને અવગણી શકાય તેવો છે પરંતુ આ લીડીંગ ખૂણો છે હવે આપણે બીજી પુનરાવૃતિ જોઈશું અને આપણે લોડ પ્રવાહ 𝑖2 𝑖3 𝑖4 ની ગણતરી કરવી પડશે તેથી બીજી પુનરાવૃત્તિમાં આ 𝑖2 છે આ લોડ 𝑃𝐿2 − 𝑗𝑄𝐿2𝑉2∗ છે તેથી 𝑉2 0 62° છે તેનુ કોન્જ્યુગેટ આ ખૂણો હશે 62° હશે જો તમે સરળ બનાવશો તો 𝑖2 એ 0 49° બનશે તેથી 𝑖20 0030809 છે એ જ રીતે 𝑖3 𝑖3 હવે ફક્ત 𝑃𝐿 છે કારણ કે 𝑄𝐿ને કોમ્પ્નસેટ કરવામાં આવ્યું છે તેથી આ દ્વારા વિભાજીત થયેલ છે તેથી આપણે 0 1° મેળવીશું તેથી તે કોન્જ્યુગેટconjugateસંયુક્ત છે તે 0 1 હશે અને તમે તેને સરળ બનાવશો તો તે 0 1° બનશે કારણ કે ત્યાં કંઈ નથી એનો અર્થ એ છે કે ખૂણો શૂન્ય છે કારણ કે અહીં તમારી પાસે જાણીતા રીએક્ટીવ ભાગો છે તેથી તેનો ખૂણો શૂન્ય છે 1° થશે હવે જો તમે સરળ બનાવશો તો આ ભાગ ખરેખર આના કારણે 0 00000898 છે તેથી વાસ્તવિક ભાગ પ્રભુત્વ ધરાવે છે તેથી 𝑖30 00000898 છે આ ખરેખર તમે અવગણી શકો છો તેની કોઈ અસર નથી તેથી 𝑖4𝑃𝐿4 − છે તેથી તે કિસ્સામાં તેને તમે અગાઉના પેજ પર જોઈ શકો છો કે તે 𝑖4 𝑉4∗ તે ખરેખર ઋણ છે તે કોન્જ્યુગેટ છે તેનો અર્થ એ છે કે તે ઋણ છે તેથી તમે આ ગણતરી કરો તો તમારું 𝑖40 63° આવે છે આ જો કે ભૂલથી માઈનસ લખ્યું છે પરંતુ મને લાગે છે કે આ ખૂણો યોગ્ય રીતે લેવામાં આવ્યો છે તેથી આ કિસ્સામાં આના બરાબર 0 004173 છે તેથી આની સાથે હવે 𝐼1 𝑖2 𝑖3 𝑖4 છે બધા પ્રવાહોનો સરવાળો કરો પછી તમને શાખા પ્રવાહની બીજી પુનરાવૃત્તિ મળશે આ તમારી બીજી પુનરાવૃત્તિ છે આ સાથે તમને સરળીકરણ પછી 𝐼10 16° મળશે તેથી એ જ રીતે 𝐼2 𝑖3 𝑖4 છે તેથી તમારો આ ભાગ ખરેખર 𝑖3 અવગણી શકાય તેમ છે પરંતુ હજી પણ મેં અહીં વત્તા આ 𝑖4 લખ્યું છે જો તમે તેને સરળ બનાવશો તે 0 66° બનશે તેવી જ રીતે 𝐼3 𝑖40 63° છે તેથી આ બધું 𝐼1 𝐼2 𝐼3 છે તો પછી હું તમને ઝડપી ગણતરી માટે સૂચન કરીશ ઓછામાં ઓછા આ ઉદાહરણ માટે વોલ્ટેજ ખૂણો ખરેખર ખૂબ જ નાનો છે આ વોલ્ટેજ ખૂણો છે આ બધા વોલ્ટેજ ખુણાઓ ખૂબ નાના છે આ એક ખૂણો આ બધા ખૂણા ખૂબ નાના છે તેથી જો તમે આ ખૂણાને અવગણશો અને વોલ્ટેજની તીવ્રતા લેશો તો પણ તમે સીધા જ ઝડપી સોલ્યુશન મેળવશો અને વાસ્તવિક ઉકેલની નજીક જશો તેથી હવે બીજી પુનરાવૃતિમાં 𝑉2𝑉1 − 𝐼1𝑍1 છે તેથી 𝑉1 ને 1∠0 તરીકે મૂકો અને આ બધી કિંમત બીજામાં મૂકો અને આ 𝑍1 છે અને તમે સરળ કરો છો જો તમે સરળ બનાવશો તો તમને 𝑉20 062° મળશે અને આ બધું એકમ દીઠ છે આ બધી ગણતરીઓ તે મુજબ છે ભલે વારંવાર લખાયેલ ન હોય તો પણ આ બધા એકમ દીઠ મૂલ્યો છે એ જ રીતે 𝑉3𝑉2 − 𝐼2𝑍2 હશે તેથી તે ખરેખર 0 0010711 છે અને માઈનસ 𝐼2 છે અને આ તમારા 𝑍2 મૂલ્યો છે તમે ફક્ત ગુણાકાર કરો અને સરળ બનાવો જો તમે ગુણાકાર કરો અને સરળ કરો તો 𝑉3 એ 0 0015311 બનશે તે ખરેખર 0 એ જ રીતે જો તમે 𝑉4ની ગણતરી કરો તો 𝑉3 − 𝐼3𝑍3 પરિણામ આવશે અને આ 𝑉3ની કિમત અહી મુકો આપણે આ 𝑉3ની કિમત અહી મુકીએ છીએ અને પછી 𝐼3 અને 𝑍3નો ગુણાકાર છે તેથી જો તમે આ બધી વસ્તુને સરળ બનાવશો તો તે ખરેખર એકમ દીઠ 0 078° થઇ જશે બીજી પુનરાવૃતિ પછી આ વોલ્ટેજની તીવ્રતા છે તેથી આ ફક્ત ત્યારે જ છે જ્યારે તમે કેપેસીટર લો છો તેથી માત્ર ગણતરી જુઓ આ બીજી પુનરાવૃતિ પછી છે અને આ શન્ટ કેપેસિટર સાથે છે તેથી બીજી પુનરાવૃતિ પછી 𝑉2 એ 0 98735 છે અહીં તે 0 98578 છે તેથી ત્યાં થોડો સુધારો થયો છે કારણ કે આ એક નાની સિસ્ટમ છે તેથી વોલ્ટેજ સુધારણા અહીં છે કારણ કે તે 578 છે તે 735 છે એ જ રીતે કેપેસિટર વિના તે 0 96590 હતું જ્યારે તમે પ્રથમ પદ્ધતિની લોડ ફ્લો પદ્ધતિ કરી રહ્યાં હોવ ત્યારે આપણે આ જોયું છે માત્ર આ જ પરિણામો પરથી બીજી પુનરાવૃત્તિ પછી પ્રથમ પદ્ધતિ લેવાય છે તેથી અહીં તે 0 36 ° છે તેથી વોલ્ટેજમાં સુધારો થયો છે તેવી જ રીતે આ 0 95137 છે પરંતુ અહીં તે 0 95528 છે અહીં પણ તેમાં સુધારો થયો છે તેથી દરેક જગ્યાએ વોલ્ટેજમાં ખરેખર સુધારો થયો છે અને કેપેસિટરને કારણે જો કે તે બધા સમયે નહિ બને પરંતુ આ ઉદાહરણ માટે આ ખૂણો લીડીંગ હતો અહીં તે લેગીંગ હતો અહીં તે લીડીંગ છે અહીં તે લેગીંગ છે અહીં તે લીડીંગ હતો અહીં પણ તે લીડીંગ છે પરંતુ ખૂણામાં થોડો ફેરફાર પણ છે તેથી આ બીજી પુનરાવૃત્તિ પછીનો વોલ્ટેજ છે હવે જ્યારે પણ તમે શન્ટ કેપેસિટર મૂકો તેથી આપણે અપેક્ષા રાખીએ છીએ કે પાવરનું નુકસાન ઓછું થશે તેથી બીજી પુનરાવૃત્તિ પછી હું તમને કહીશ કે તમારે ત્રીજી પુનરાવૃતિ કરવી જોઈએ અને ત્રીજી પુનરાવૃત્તિ પર આઉટપુટ જોવો જોઈએ તમે લગભગ એકકેન્દ્રિત તરીકે સોલ્યુશન મેળવશો તેથી હું તમને વિનંતી કરીશ કે ત્રીજી પુનરાવૃત્તિ કરો અને આ તપાસો તેથી આ બાબત મેં તમને કહી છે કે સબસ્ટેશન પર ઇન્જેક્ટ કરેલ નેટ પાવર 𝑃𝑠 − 𝑗𝑄𝑠 છે છે અને પણ છે તેથી મૂળભૂત રીતે તે 𝐼1 બરાબર છે તેથી 𝑃𝑠 −𝑗𝑄𝑠 એ આટલું છે અને તે બીજી પુનરાવૃત્તિ પછી છે તેથી 𝑃𝑠 એ આનો વાસ્તવિક ભાગ છે તેથી તે 0 01544 છે કારણ કે આ એકમ દીઠ મેગાવોટમાં છે તેથી બેઝ MVA દ્વારા ગુણાકાર કરો જે 100 સાથેનો ગુણાકાર છે તો પછી હું 1000નો ગુણાકાર કરું છું તેથી આ બધી વસ્તુ 1544 કિલોવોટ આવી રહી છે તેથી 𝑃𝑙𝑜𝑠𝑠 આ હશે મે તમને કહ્યું હતું કે સબસ્ટેશનમાં ઇન્જેક્ટેડ પાવર 1544 માઈનસ બધા લોડનો સરવાળો હશે તેથી 400 કિલોવોટ500કિલોવોટ600કિલોવોટ આ નોડ 2 છે આ નોડ 3 છે આ નોડ 4 છે તેથી આખરે 44 કિલોવોટનો લોસ આવી રહ્યો છે તેથી જ્યારે આપણે કેપેસિટર વિના લઈએ છીએ ત્યારે પ્રારંભિક લોડ ફ્લો અભ્યાસ કરે છે કે આ પદ્ધતિનો ઉપયોગ કરીને તે કઈક 57 બિંદુએ આવી રહ્યું છે પણ અહીં તે 44 હતું એનો અર્થ એ કે શન્ટ કેપેસિટરના સ્થાનને કારણે ખોટ ઓછી થઈ છે એ જ રીતે Qloss આ તમે સમાન રીતે શોધી શકો છો આ તમારું 𝑄𝑠 0 0072539 એકમ દીઠ છે તેથી તમે 105 સાથે ગુણાકાર કરો છો કારણ કે 100 MVA બેઝ અને 1000 કિલોવોટની દ્રષ્ટિએ છે કારણ કે તમને કિલોવોટ જોઈએ છે તેથી મૂળભૂત રીતે તે 725 39 હશે અને રિએક્ટિવ લોડ તમારુ નોડ 2 અને નોડ 4 હશે કારણ કે નોડ 3 ને કોમ્પનસેટ કરવામાં આવ્યું છે તેથી મૂળભૂત રીતે તે 300400700 હશે તેથી તે 25 39 કિલો VAr આવે છે પરંતુ મૂળ મને લાગે છે કે આપણને 26 અથવા 27 મળ્યાં છે પરંતુ અહીં તેમાં ઘટાડો થયો છે કારણ કે તે જ સમયે તમારૂ લાઇન રીએક્ટન્સ પણ તે જ હતુ કે જે રેઝિસ્ટરની તુલનામાં ઓછું હતું મારો મતલબ કે જો તમે rx ગુણોત્તર લેશો તો અહી પણ લોસમાં ઘટાડો થાય છે તેથી અહી શન્ટ કેપેસીટરનો ઉપયોગ કરીને લોસનો ઘટાડો ખુબ નોંધપાત્ર છે અને તેથી જ મેં તમને વારંવાર અને ફરીથી કહ્યું હતું કે કેટલીકવાર આપણને લાગે છે કે શન્ટ કેપેસિટર કદાચ વોલ્ટેજ સ્તરમાં સુધારો કરે છે ના શન્ટ કેપેસિટરનો મૂળ વિચાર એ લોસ ઘટાડવાનો છે આ પ્રાથમિક ઉદ્દેશ છે ગૌણ ઉદ્દેશ્ય તે વધુ ન હોવા છતાં તે વોલ્ટેજ સ્તરને સુધારે છે તે સુધારે છે પરંતુ તેમ છતાં સીરીઝ કેપેસિટરની જેમ નહીં પરંતુ આ શન્ટ કેપેસિટર ખરેખર નેટવર્કમાં થતા પાવર લોસને ઘટાડે છે તેથી જો તમે કોઈપણ સબસ્ટેશન પર ક્યાંય પણ જાઓ ખાસ કરીને તમે ત્યાં જોશો કે તે 33 kVA બાજુ અથવા 66 kVA બાજુ પર પણ ત્યાં તે હોઈ શકે છે પરંતુ વિતરણ પ્રણાલીમાં પણ તમને તે મળશે આખી દુનિયામાં બધે આની ઉપયોગીતા હશે ઓછામાં ઓછા તેઓ 2 3 4 શન્ટ કેપેસિટર મૂકી રહ્યા છે તે માટે તેઓ શ્રેષ્ઠ સ્થાન શોધવાનો પ્રયાસ કરે છે ફક્ત તમારી પાસે 100 અથવા 200 નોડસનુ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મારો મતલબ મોટું નેટવર્ક હોવું જોઈએ અને ત્યાં ફક્ત આર્બીટ્રરી રીતે તમે શન્ટ કેપેસિટર મૂકી શકતા નથી પછી મેળવવાને બદલે તમે ગુમાવનાર પણ બની શકો છો કારણ કે જો તમે તેને શ્રેષ્ઠ સ્થાન પર નહિ મુકો તો ગુમાવશો તેથી વર્ગ ખંડની તાલીમમાં હું તમને તે શ્રેષ્ઠતા અને અન્ય વસ્તુ શીખવી શકતો નથી પરંતુ હું તમને આ બધી બાબતોના અંતે કહીશ કે કોઈ શ્રેષ્ઠ વસ્તુ કેવી રીતે કરી શકે છે જો તમારી પાસે કોઈ લોડ ફ્લો પ્રોગ્રામ હોય તો તમે તેને સરળતાથી બનાવી શકો છો તમે ઓછામાં ઓછા વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ કરો છો તેથી તે શન્ટ કેપેસિટર છે જ્યાં લોસનો ઘટાડો નોંધપાત્ર છે તેથી આ શન્ટ કેપેસિટર સંબંધિત છે હવે ફક્ત તમારી સમજણના હેતુ માટે સમાન ઉદાહરણ માટે મેં સિરીઝ કેપેસિટર પણ લીધું છે અને તે જ ઉદાહરણ સાથે સીરીઝના કિસ્સામાં મેં 𝑟1𝑥1 𝑟2𝑥2 𝑟3𝑥3 લખ્યું છે માત્ર તે દર્શાવવા માટે કે ક્યાંક વિતરણમાં સીરીઝ કેપેસીટર એક રેખામાં જોડાયેલ છે પરંતુ 𝑍1 𝑍2 𝑍3 મૂલ્યનો એકસરખો ઉપયોગ કરવામાં આવશે આ બધી બાબતોમાં માત્ર એટલી જ લાગણી થાય છે કે સમાન પરિમાણો વપરાય છે હવે સીરીઝ કેપેસિટરના કિસ્સામાં મેં શાખા 3 માં સીરીઝ કેપેસીટર જોડ્યા છે જે માત્ર અને માત્ર અહીં જ છે તેથી તેનો અર્થ એ કે −𝑗𝑥3 આપવામાં આવે છે તેથી આ પ્રવાહ છે આ શાખા 𝐼1 છે આ 𝐼2 છે અને આ શાખા પ્રવાહ 𝐼3 છે તેથી પ્રશ્ન એ છે કે આ લોડ સમાન છે 400 𝑗300 500 𝑗400 600 𝑗400 પરંતુ ત્યાં કોઈ શન્ટ કેપેસિટર પણ નથી જ્યારે તમે કિલો VAr કરતા સિરીઝ કેપેસિટર લો છો ત્યારે તમારે સિરીઝ કેપેસિટરનુ રીએક્ટન્સ ધ્યાનમાં લેવું પડશે કારણ કે જો તમે 𝑄𝐶3 લો તો તે મૂળભૂત રીતે 𝐼2𝑥𝑐3 હશે જો લોડ બદલાતું રહે છે તો I પણ બદલાશે અને Q બદલાશે અને તે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કાર્ય કરશે તેથી તે કિસ્સામાં આ તમારું 𝑟1𝑥1 𝑟2𝑥2 𝑟3𝑥3 છે આ બધી વસ્તુઓ તમે એકમ દીઠ લેશો પછી 𝑥𝐶3 પણ તમે એકમ દીઠ લેશો કારણ કે તે શાખા 3 છે તેથી જ તે લેવામાં આવી છે તેથી સામાન્ય બુદ્ધિથી તે સૂચવે છે કે જો હું અહીં કેપેસિટર મુકીશ તો આ નોડનું વોલ્ટેજ સુધરશે કારણ કે આ શાખા માટે રિએક્ટેન્સreactanceપ્રતિક્રિયા ઘટશે કારણ કે તે 𝑟3 𝑗𝑥3 − 𝑥𝐶3 હશે તેથી તેના કારણે આ શાખાનુ રીએક્ટન્સ ઓછું થશે તેથી 𝑉4 વોલ્ટેજ વધશે પરંતુ આ બાજુ 𝑉2 𝑉3માં તે રીતે કઈ અસર થશે નહિ કારણ કે તે અહીં જોડાયેલ છે તેથી આ તરફ આગળ વધતા પહેલાં હું તમને સૂચવીશ કે જ્યારે તમે આ દાખલો લેશો ત્યારે તમે તે જ કેપેસિટર મૂકશો મેં જે પણ મૂલ્ય લીધું છે તે પણ તમે તે જ કેપેસિટર મૂકો અહીં પછી તમે જોશો કે આ નોડનું વોલ્ટેજ ક્રમશ વધશે 3 4 બધા વોલ્ટેજ વધશે તેથી આ તે જ હતું પરંતુ ફક્ત તમારી સમજણ માટે મેં અહી 𝑥𝐶3 લીધુ છે અને અહીં તમે પણ જોશો કે 𝑖1 𝑖2માં વધુ બદલાવ આવશે નહીં અને 𝑖3 પણ વધુ બદલશે નહીં પરંતુ વોલ્ટેજમાં સુધારો થશે પરંતુ તે ખૂબ જ નાની સિસ્ટમ છે તેથી હું વોલ્ટેજના મોટા સુધારણાની બાંયધરી આપી શકતો નથી પરંતુ જો તમે વાસ્તવિક નેટવર્ક લેતા હોવ મારો મતલબ તે ભૌતિક રીતે અસ્તિત્વમાં હોઈ તો તમે આ ચકાસી શકો છો પરંતુ હું તમને કહી શકું છુ કે વિતરણ સીસ્ટમમાં કેટલાક કારણોસર તમારા સીરીઝ કેપેસિટર્સનો ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ તમારે આ જોવુ પડશે તેથી આ પરિમાણો 𝑟1𝑥1 𝑟2𝑥2 𝑟3𝑥3 બધા એકમ દીઠ છે અને સમાન પરિમાણો લેવામાં આવે છે અને તમારી સમજણ માટે સમાન લોડ લેવામાં આવે છે તેથી એકમ દીઠ હું 𝑃𝐿2 0 004 લખી રહ્યો છું અને QL20 003 એકમ દીઠની દ્રષ્ટિએ છે તેથી 𝑃𝐿30 005 એકમ દીઠ છે અને 𝑄𝐿3એકમ દીઠ 0 004 છે અને 𝑃𝐿4 એકમ દીઠ 0 006 છે અને 𝑄𝐿4એકમ દીઠ 0 004 છે અને સબસ્ટેશન વોલ્ટેજ 𝑉1 એ 1∠0 છે અને તમારું વોલ્ટેજ શું છે આ વોલ્ટેજ 𝑉1 છે આ વોલ્ટેજ 𝑉2 છે આ વોલ્ટેજ 𝑉3 છે અને આ નોડ વોલ્ટેજ 𝑉4 છે તેથી 𝑍1 એ સમાન મૂલ્ય છે અને તે 0 7442∠30° એકમ દીઠ છે આ બધા એકમ દીઠ છે મેં અહી લખ્યું નથી પરંતુ સમગ્ર બાબતમાં આપણે એકમ દીઠ જ બધુ લખ્યું છે બધા એકમ દીઠ છે અને 𝑍3 1 052 છે કારણ કે 𝑍3 ઘટે છે કારણ કે તે પહેલાં 𝑥30 758 હતું પરંતુ આપણે 𝑥𝑐30 70 એકમ દીઠ લીધું છે તેથી 𝑥3 − 𝑥𝑐3 એ 0 052 બનશે તેથી 𝑍3 ઘટ્યું છે અગાઉ તે 1 89 હતું હવે તે 1 64° છે